ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ પરના આપણાં સત્રોમાં દરેકનું સ્વાગત છે આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે એકાઉન્ટિંગ શું છે પછી આપણે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ સાથે શરૂઆત કરી અને આપણાં છેલ્લા સત્રોમાં આપણે એક સૌથી મહત્વપૂર્ણ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ની ચર્ચા કરી છે જે બેલેન્સ શીટ છે આપણે બેલેન્સ શીટ ના ફોર્મેટને કંપની એક્ટના શેડ્યૂલ III મુજબ વિગતવાર પછી ટૂંકું સ્વરૂપ પણ જોયું છે તો શું તમે મને કહી શકો કે બેલેન્સ શીટ તમને શું આપે છે બેલેન્સ શીટ એ એક સ્ટેટમેન્ટ છે જે ચોક્કસ દિવસની જેમ એન્ટિટીની ફાઇનાન્સિયલ સ્થિતિ દર્શાવે છે સામાન્ય રીતે તે વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે તમારી પાસે એસેટ ની સૂચિ હોય છે તમારી પાસે જવાબદારીઓની સૂચિ હોય છે અને તમારી પાસે માલિકોના ભંડોળ અથવા ઇક્વિટી શેરધારકોના નાણાં તરીકે બેલેન્સિંગ ફિગર પણ હોય છે જે બેલેન્સ શીટમાં હોય છે આજે આપણે આગળના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે પ્રોફિટ અને લોસ એકાઉન્ટ છે કેટલીકવાર તેને ઇનકમ સ્ટેટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તેથી ભારતમાં વ્યવસાયિક સંસ્થાઓ માટે આપણે તેને P અને L એકાઉન્ટ કહીએ છીએ આપણાં જેવા કેટલાક દેશોમાં તેને ઇનકમ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે ટ્રસ્ટ અને સોસાયટી જેવી નોન પ્રોફિટ સંસ્થાઓ માટે તેને ઇનકમ અને એક્સપેન્સ એકાઉન્ટ કહેવામાં આવે છે પરંતુ મૂળ ખ્યાલ પ્રોફિટ અને લોસ એકાઉન્ટ છે તો આજે સત્રમાં આપણે ચર્ચા કરીશું કે P અને L એકાઉન્ટ શું છે અને P અને L ખાતાના તત્વો શું છે તે સમજવાનો પ્રયાસ કરો હવે P અને L એકાઉન્ટ એન્ટિટીની કામગીરીના પરિણામો જાહેર કરે છે જો તમે કંપની છો દેખીતી રીતે તમે પ્રોફિટ શોધી રહ્યા છો તેથી P અને L એકાઉન્ટ તમને ચોક્કસ વર્ષ દરમિયાન અથવા ચોક્કસ મહિના દરમિયાન પ્રોફિટ બતાવશે જો તમે નોન પ્રોફિટ સંસ્થા છો તો તમે ઇનકમ અને એક્સપેન્સ એકાઉન્ટ તૈયાર કરશો અને તે તમને સરપ્લસ આપશે હવે દરેક એન્ટિટી માટે પ્રોફિટ ની ગણતરી કરવા માટે તમારે ઇનકમ અને એક્સપેન્સ જાણવાની જરૂર પડશે હવે આપણાં પ્રથમ સત્રમાં આપણે નાણાં ચક્ર અથવા વ્યવસાય ચક્ર પર એક નજર નાખી હતી વ્યાપાર ચક્ર પરથી તમને ખબર પડશે કે ઇનકમ શું છે તમને એ પણ ખબર પડશે કે એક્સપેન્સ શું છે અને તે સૂચિબદ્ધ થશે અને તેમની વચ્ચેનો તફાવત સરપ્લસ હશે અથવા એન્ટિટીનો પ્રોફિટ હશે તેથી P અને L ખાતાના મુખ્ય ઘટકો ઇનકમ અને એક્સપેન્સ છે અને આ એક સરળ ફોર્મેટ છે અથવા P અને L એકાઉન્ટનું ટૂંકું સ્વરૂપ છે તેથી તે વેચાણથી શરૂ થાય છે મોટાભાગની એન્ટિટીની ઇનકમ વેચાણ છે પછી વેચવામાં આવેલ માલની ઓછી કિંમત તમને કુલ પ્રોફિટ આપે છે પછી તમે અન્ય કોસ્ટ ાઓ અથવા સંચાલન એક્સપેન્સ કરને બાદ કરો છો જે નેટ પ્રોફિટ છે આ P અને L નું ખૂબ જ સરળ ફોર્મેટ છે હવે ચાલો કંપની એક્ટના શેડ્યૂલ III મુજબ કંપની એક્ટ ફોર્મેટ જોઈએ હવે વેચાણને બદલે આ શબ્દ કામગીરીથી થતી ઇનકમ નો ઉપયોગ કરે છે હવે કામગીરીથી થતી ઇનકમ નો તમારો અર્થ શું છે અગાઉની સ્લાઈડમાં સરળ સમજણ માટે મેં સેલ્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો જે ઇનકમ ની જેમ વધુ કે ઓછું સમાન છે પરંતુ હવે ઇનકમ શબ્દ છે કારણ કે એન્ટિટી માલનું વેચાણ કરતી નથી તે વિવિધ પ્રકારની સેવાઓ પણ પ્રદાન કરી શકે છે તેથી તે સેવાઓમાંથી જે ઇનકમ ઉત્પન્ન કરે છે અને તે ઇનકમ બંને એકસાથે વેચાણમાંથી પેદા કરે છે તેને ઓપરેશન ની ઇનકમ તરીકે ઓળખવામાં આવે છે ઓપરેશન્સ સૂચવે છે કે આ એન્ટિટીના રોજિંદા કાર્ય સાથે સંબંધિત છે એટલા માટે કોઈપણ નાણાં અથવા કોઈપણ ઇનકમ જે વ્યવસાયના સામાન્ય અભ્યાસક્રમમાંથી પેદા થાય છે તે કામગીરીની ઇનકમ તરીકે દર્શાવવામાં આવશે તેની આગળ બીજી ઇનકમ છે હવે બીજી ઇનકમ શું છે નામ સૂચવે છે તેમ જો કોઈ ઇનકમ ઉત્પન્ન થાય તો તે ઇનકમ સિવાયની છે તે અલગથી બતાવવામાં આવે છે હવે તમે તે બંને ઉમેરી શકો છો તેથી પગલું નંબર III માં તમને કુલ ઇનકમ મળે છે જે I વત્તા II છે પરંતુ હવે તે P અને L ખાતાના વપરાશકર્તાઓ જાણવા માંગે છે કે કામગીરીમાંથી કેટલી ઇનકમ થાય છે અને અન્ય ઇનકમ કેટલી છે એટલે તેનું વર્ગીકરણ કરવું પડે આઇટમ I માં તમે માત્ર આઇટમ II માં કામગીરીમાંથી ઇનકમ બતાવો છો તમે અન્ય ઇનકમ બતાવો છો અને આઇટમ III માં તે કુલ I વત્તા II છે હવે અન્ય ઇનકમ નું ઉદાહરણ શું છે શું કોઈ ઉદાહરણ વિશે વિચારી શકે છે ધારો કે આપણે બેંકમાં કેટલાક પૈસા જમા કર્યા છે અમારી પાસે વધારાની કેશ છે જે આપણે ક્વાર્ટરના અંતે અથવા 6 મહિનાના અંતે બેંકમાં જમા કરીએ છીએ બેંક અમને થોડું વ્યાજ આપે છે તે વ્યાજ અન્ય ઇનકમ નું ઉદાહરણ છે તે આપણાં નિયમિત વ્યવસાયમાંથી ઇનકમ નથી તે માલનું વેચાણ નથી અથવા તે આપણાં દ્વારા કરવામાં આવતી સેવાઓનો પુરવઠો નથી પરંતુ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલા આપણાં વધારાના નાણાંમાંથી અમને વ્યાજના રૂપમાં તે ઇન્વેસ્ટમેન્ટ માંથી કેટલીક ઇનકમ મળી છે તે અન્ય ઇનકમ નું ઉદાહરણ છે આ જ રીતે કેટલીકવાર જો આપણે પ્રોફિટ પર અમારી સ્થિર એસેટ વેચીએ તો તમે જે પ્રોફિટ મેળવો છો તે અન્ય ઇનકમ નું ઉદાહરણ હશે એસેટ વેચીને તમે જે લોસ ઉઠાવો છો તે અન્ય ઇનકમ પણ બરાબર છે તેથી એવી વસ્તુઓ શોધો કે જે વ્યવસાયના સામાન્ય માર્ગમાં નથી પરંતુ તે ઇનકમ ની પ્રકૃતિ પણ છે તે અન્ય ઇનકમ તરીકે દર્શાવવામાં આવશે હવે બંને મળીને તે એન્ટિટીની કુલ ઇનકમ બનાવે છે હવે આઇટમ નંબર IV એક્સપેન્સ છે હવે તે ચોક્કસ વર્ષમાં અથવા તે સમયગાળા માટેના ચિંતાના તમામ એક્સપેન્સ સૂચિબદ્ધ છે કંપની અધિનિયમે ચોક્કસ શીર્ષકોનો ઉલ્લેખ કર્યો છે તેથી તમે જેમ બેલેન્સ શીટમાં ચોક્કસ મથાળાઓ હતા તે જ રીતે P અને L ખાતામાં અમુક ચોક્કસ મથાળાઓ છે તમારા તમામ એક્સપેન્સ તમે તે મથાળાઓમાં ફિટ કરવાના છો તેથી પ્રથમ વસ્તુ એ વપરાયેલી સામગ્રીની કિંમત છે હવે તમે અહીં વપરાયેલી સામગ્રીથી શું સમજો છો ધારો કે તમે મેન્યુફેક્ચરિંગ એન્ટિટી છો તમે કાચો માલ ખરીદશો તમે કેટલાક ઘટકો કેટલાક ફાજલ ભાગો પણ ખરીદી શકો છો હવે આ તમામ ચીજવસ્તુઓની કિંમત વપરાયેલી સામગ્રી તરીકે ગણવામાં આવે છે જો તે સ્ટોકમાં છે તમે તેને અહીં નહીં લેશો કે પીરિયડમાં વાસ્તવમાં શું ખવાય છે તે વપરાયેલી સામગ્રીની કિંમત તરીકે દર્શાવવામાં આવ્યું છે આગળ વેપારમાં સ્ટોકની ખરીદી છે હવે તમે વેપારમાં સ્ટોક દ્વારા શું સમજો છો હવે જો તમે ટ્રેડિંગ એન્ટિટી છો તો તમે માલ ખરીદશો અને તેને વેચશો કારણ કે તે તૈયાર માલ તરીકે છે જે વેપારમાં સ્ટોકનું ઉદાહરણ હશે કેટલીકવાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ તૈયાર માલ ખરીદે છે અને તૈયાર માલ વેચે છે તેથી તમે તૈયાર વસ્તુ તરીકે જે પણ ખરીદ્યું છે તમે કઈ કાચી સામગ્રીનો ઉપયોગ કરો છો તે આઇટમ નંબર I માં હશે પરંતુ તમે જે ખરીદ્યું અને વેચ્યું છે તે ગ્રાહકને છે જે વેપારમાં સ્ટોકની ખરીદી તરીકે બતાવવામાં આવશે હવે પછીની આઇટમ તૈયાર માલની ઇન્વેન્ટરીમાં ખૂબ જ રસપ્રદ ફેરફારો છે કામ ચાલુ છે અને વેપારમાં સ્ટોક છે ધ્યાનમાં રાખો કે આ બધા તમારા હાથમાં વિવિધ પ્રકારની ઇન્વેન્ટરી અથવા સ્ટોક છે હવે જો તે શેરોમાં કોઈ ફેરફાર થશે તો તે બતાવવામાં આવશે શું તમે અન્ય કોઈપણ પ્રકારની ઈન્વેન્ટરી વિશે વિચારો છો ખરેખર ત્યાં એક વધુ પ્રકાર છે શું તમે તેને યાદ કરી રહ્યા છો ત્યાં કાચા માલની ઇન્વેન્ટરી પણ છે પરંતુ તે અહીં બતાવવામાં આવી નથી કારણ કે તમને આઇટમ નંબર I માં યાદ છે આપણે કાચો માલ વપરાશમાં લીધો છે તેથી આપણે સ્ટોક ખોલવાનું અને બંધ કરવાનું ધ્યાનમાં લીધું નથી વાસ્તવમાં જે વપરાશ થાય છે તે P અને L માં લઈ જવામાં આવે છે પરંતુ વેપારમાં સ્ટોકના કિસ્સામાં અથવા તૈયાર માલના કિસ્સામાં આપણે વેપારમાં સ્ટોકની ખરીદીને વાસ્તવિક ખરીદી ન ગણી છે તેથી તે ખરીદીમાંથી વેપારમાં સ્ટોકનો કેટલોક જથ્થો વેચાયો નથી ક્લોઝિંગ સ્ટોક તરીકે એન્ટિટી સાથે રહે છે શરૂઆતમાં સ્ટોકનો અમુક જથ્થો હોઈ શકે છે જે ઓપનિંગ સ્ટોક તરીકે ઓળખાય છે હવે ઓપનિંગ સ્ટોક માઈનસ ક્લોઝિંગ સ્ટોક એ તમારા સ્ટોકમાં ફેરફાર છે હવે વેપારમાં સ્ટોકમાં થયેલ ફેરફારને અહીં સામેલ કરવો પડશે એ જ રીતે તમારી પાસે જે પણ તૈયાર માલ છે અથવા જે પણ કાર્ય ચાલુ છે તેમાં તમારી પાસે કોઈ ફેરફાર છે તે ઇન્વેન્ટરીઝ માં ફેરફાર તરીકે દર્શાવવામાં આવશે હવે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે અને તમારે આ ફેરફારોના સંકેત વિશે ખૂબ કાળજી લેવી પડશે કારણ કે પ્રથમ વસ્તુ જુઓ કે જે સામગ્રીના વપરાશની કિંમત છે તમે જે પણ વપરાશ કરો છો તે એક્સપેન્સ છે તમારી ખરીદી એક્સપેન્સ હોય તે ગમે તે ખરીદો પરંતુ ફેરફારના કિસ્સામાં જો અગાઉ ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો હોય તો તમારી પાસે વધુ ઇન્વેન્ટરી છે હવે તમારી પાસે ઓછી ઇન્વેન્ટરી છે ત્યાં ઘટાડો છે તે દર્શાવે છે કે તમે વપરાશ કર્યો છે કે ઇન્વેન્ટરીમાં તે તમારો એક્સપેન્સ બની જાય છે તે હકારાત્મક સંકેત ધરાવે છે પણ ધારો કે ઇન્વેન્ટરીમાં વધારો થાય તો તે મેળવવામાં નકારાત્મક સંકેત હશે તેથી અગાઉ તમને ઓછી ઇન્વેન્ટરી મળી છે હવે તમારી પાસે વધુ ઇન્વેન્ટરી છે તેનો અર્થ એ છે કે ઇન્વેન્ટરીમાં વધારો છે જે નકારાત્મક ચિહ્ન સાથે કોસ્ટ માં દર્શાવવામાં આવશે કારણ કે તે તમારી ઇનકમ જેવી છે તે તમારા કોસ્ટ ને ઘટાડે છે તેથી બેલેન્સ શીટ અથવા તમારી પોતાની કંપની જુઓ તમે સાવચેત રહો કારણ કે મારી ઇન્વેન્ટરીમાં આ ફેરફાર નાની વસ્તુ હશે પરંતુ તેમાં સકારાત્મક સંકેત હોઈ શકે છે તે નકારાત્મક ચિહ્ન પણ હોઈ શકે છે આગળની આઇટમ કર્મચારી લાભ એક્સપેન્સ છે તેથી સરળ શબ્દોમાં તમે કહી શકો કે તે પગાર એક્સપેન્સ છે પરંતુ તેમાં કેટલાક અન્ય કર્મચારી લાભોનો સમાવેશ થઈ શકે છે જેમ કે ઓવર ટાઇમ બોનસ વર્ક વિઝિટ જેવી કર્મચારીઓને આપવામાં આવતી અન્ય સુવિધાઓનો કોસ્ટ તે કર્મચારીઓની ભરતીનો કોસ્ટ તે તમામ વસ્તુઓને કર્મચારી લાભ કોસ્ટ ના મથાળામાં એકસાથે જોડવામાં આવશે આગળની આઇટમ પણ ખૂબ જ રસપ્રદ છે તેને ફાઇનાન્સ કોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે ફાઇનાન્સ કોસ્ટ નો અર્થ શું કરો છો તમે નાણાનો ઉપયોગ કરી રહ્યા છો જો તમે તે નાણા એકત્ર કરવા માટે કોઈપણ કિંમત ચૂકવી રહ્યા છો જેને ફાઇનાન્સ કોસ્ટ તરીકે ઓળખવામાં આવશે ફાઇનાન્સ કોસ્ટ નું ઉદાહરણ શું હશે શ્રેષ્ઠ અને સરળ ઉદાહરણ વ્યાજની ચુકવણી છે ધારો કે તમે બેંક પાસેથી લોન લીધી છે સામાન્ય રીતે દરેક ક્વાર્ટરના અંતે તમારે વ્યાજ ચૂકવવું પડશે જે વ્યાજને ફાઇનાન્સ કોસ્ટ તરીકે ગણવામાં આવશે જો તમે તમારા ડિબેન્ચર પર વ્યાજ ચૂકવો છો તો લીઝ પરનું વ્યાજ આ બધું ધ્યાનમાં લેવામાં આવશે અને ફાઇનાન્સ કોસ્ટમાં સામેલ કરવામાં આવશે હકીકતમાં ડિબેન્ચર વધારવાનો એક્સપેન્સ પણ કેટલાક શુલ્ક જે તમે એક વખતના શુલ્ક તરીકે વસૂલ કરો છો તે પણ ઋણમુક્તિ કરવામાં આવશે જે તેનો એક ભાગ છે તે નાણાંકીય કોસ્ટ માં સમાવવામાં આવશે આગળની આઇટમ પણ એક અલગ પ્રકારની વસ્તુ છે તે અવમૂલ્યન અને ઋણમુક્તિ એક્સપેન્સ છે હવે આ વસ્તુનો અર્થ શું છે આ સત્ર પછી આપણે ચર્ચા કરવાના છીએ આપણે અવમૂલ્યન પર એક અલગ સત્ર રાખવા જઈ રહ્યા છીએ પરંતુ અત્યારે તમે સમજી શકો છો કે અવમૂલ્યન એ સ્થિર એસેટ ના મૂલ્યમાં ઘટાડો છે હવે સ્થિર એસેટ બેલેન્સ શીટમાં છે જો તેનું મૂલ્ય ઘટે છે કારણ કે જેમ તમે એસેટનો ઉપયોગ કરો છો ધારો કે તમારી પાસે કાર છે જ્યારે તમે તમારી પોતાની કારનો ઉપયોગ કરો છો ત્યારે તમારે કોઈ ભાડું ચૂકવવું પડતું નથી પરંતુ તમારી કારની કિંમત ઘટી રહી છે કે મૂલ્યમાં ઘટાડો એ અવમૂલ્યન તરીકે ઓળખાય છે અને તે અવમૂલ્યનને બેલેન્સ શીટમાં એક્સપેન્સ તરીકે ગણવામાં આવે છે કોઈપણ ફિક્સ્ડ એસેટ કે જેનો તમે ઉપયોગ કરી રહ્યાં છો તે મૂલ્ય ગુમાવશે વર્ષના અંતે તેનું મૂલ્ય શરૂઆતના મૂલ્ય કરતાં ઓછું હશે અવમૂલ્યનની ગણતરી કરવાની વિવિધ પદ્ધતિઓ છે જેની આપણે પછીથી ચર્ચા કરીશું પરંતુ તમારી કંપની દ્વારા જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે મુજબ મૂલ્યમાં જે પણ ઘટાડો થાય છે તે પ્રોફિટ અને લોસ ખાતામાં અવમૂલ્યન તરીકે અલગથી દર્શાવવામાં આવશે ધ્યાનમાં રાખો કે આ એક અનન્ય એક્સપેન્સ છે કારણ કે તે નોન કેશ એક્સપેન્સ છે વપરાશમાં લેવાયેલા કાચા માલના કોસ્ટ થી માંડીને નાણાંકીય એક્સપેન્સ સુધીના તમામ કોસ્ટ આપણે કેશ માં ચૂકવણી કરતા હતા ધારો કે તમે કોઈને નોકરી પર રાખો છો તમે પગાર ચૂકવો છો ધારો કે તમે લોન લો છો તમે વ્યાજ ચૂકવો છો ધારો કે તમે કાચો માલ ખરીદો છો તો તમે કાચા માલ માટે ચૂકવણી કરો છો જેમ કે અન્ય વસ્તુઓમાં કેશ એક્સપેન્સ સામેલ હશે પરંતુ અવમૂલ્યનમાં કોઈ કેશ એક્સપેન્સ નથી આપણે કાર ખરીદી છે અથવા આપણે કેટલીક મશીનરી ખરીદી છે તે સમયે તમે કેશ માં ચૂકવણી કરી છે પરંતુ હવે તે કારનો ઉપયોગ 5 વર્ષથી થઈ રહ્યો છે ચાલો માની લઈએ કે દર વર્ષે ચૂકવણી કરવા માટે કોઈ કેશ રહેશે નહીં મને લાગે છે કે તમે મને મેળવી રહ્યા છો જો આપણે તે એસેટ ભાડે રાખીએ તો આપણે ભાડું ચૂકવી શકીએ છીએ પરંતુ જો તે અમારી પોતાની એસેટ હોય તો કોઈ કેશ કોસ્ટ નો સમાવેશ થતો નથી પરંતુ જો તમે કેશ માં ચૂકવણી ન કરતા હોવ તો પણ તમારી એસેટ નું મૂલ્ય ઘટી રહ્યું છે અને મૂલ્યમાં તે મૂલ્યના ઘટાડાનો અંદાજ કાઢવાનો અને ગણતરી કરવાનો છે અને ઘસારા તરીકે P અને L ખાતામાં બતાવવાનો છે હવે તમે ઋણમુક્તિથી શું સમજો છો કારણ કે ત્યાં બે વસ્તુઓ અવમૂલ્યન અને ઋણમુક્તિ છે મને લાગે છે કે તમારામાંથી મોટાભાગના લોકો તેનો ન્યાય કરી શકે છે કારણ કે ત્યાં બે પ્રકારની સ્થિર એસેટ હોય છે ત્યાં ટેનજીબલ એસેટ હોય છે જ્યારે તે મૂલ્ય ગુમાવે છે તેને અવમૂલ્યન કહેવાય છે ઇનટેનજીબલ એસેટ હોય છે જ્યારે તે મૂલ્ય ગુમાવે છે તેને અમોર્ટાઇઝ્ડ કહેવામાં આવે છે તેથી ધારો કે તમારી પાસે સોફ્ટવેર છે તમે સોફ્ટવેર ખરીદ્યું છે અને લાઇસન્સ 3 વર્ષ માટે છે તેનો અર્થ છે દર વર્ષે જો તમે 3 વર્ષ માટે 3 લાખ ચૂકવો છો તો શરૂઆતમાં કોસ્ટ નો એક તૃતીયાંશ ઘટાડો થશે તો તમે ગણતરી કરી શકો છો કે દર વર્ષે 1 લાખ રૂપિયા તે સોફ્ટવેરની કિંમતમાં ઘટાડો છે ત્રણ વર્ષના અંતે તે 0 થઈ જશે તે 1 લાખ જે દર વર્ષે ગણવામાં આવે છે તેને ઋણમુક્તિ કહેવામાં આવે છે તેથી કોઈપણ ઇનટેનજીબલ એસેટ ની જેમ મૂલ્યમાં ઘટાડો થાય છે જેની ગણતરી કરવામાં આવશે તે અવમૂલ્યનની જેમ જ છે એકમાત્ર વસ્તુ એ છે કે તે ઇનટેનજીબલ એસેટ પર છે તેથી તેના માટે એક અલગ નામ છે જે ઋણમુક્તિ તરીકે ઓળખાય છે તેથી કોઈપણ કંપની માટેના તમામ એક્સપેન્સ છ હેડ હેઠળ મૂકવાના છે ધ્યાનમાં રાખો કે તમારી પાસે વધુ એક્સપેન્સ પણ હોઈ શકે છે પરંતુ તમે તેને સૌથી યોગ્ય હેડ હેઠળ રાખશો અને છ વસ્તુઓના અંતે તમે કુલ કોસ્ટ ની ગણતરી કરશો હવે આપણને આગળનું મથાળું મળ્યું છે મથાળું V કે જે અસાધારણ અને અસાધારણ વસ્તુઓ અને કર પહેલાં પ્રોફિટ છે તેથી તે III ઓછા IV છે અગાઉ આપણે જોયું છે કે આ III કુલ ઇનકમ બાદ કુલ કોસ્ટ નો ઉલ્લેખ કરે છે આ તમને પ્રોફિટ આપે છે ખૂબ જ સરળ તેમાંથી તમે કુલ કોસ્ટ ને બાદ કરતા કુલ ઇનકમ ગમે તે હોય તમે જે મેળવો છો તે પ્રોફિટ છે માત્ર એટલો જ છે કે તમે હજુ સુધી અસાધારણ અસાધારણ અને કરવેરા હોય તેવી કેટલીક અન્ય વસ્તુઓની ગણતરી કરવાની અથવા ધ્યાનમાં લેવાની બાકી છે તેથી જ તેને અસાધારણ અને અસાધારણ વસ્તુઓ અને કર પહેલાં પ્રોફિટ કહેવાય છે આ વસ્તુઓ શું છે આપણે ફક્ત ધ્યાનમાં લઈશું પરંતુ અત્યારે આપણે આઇટમ નંબર V પર છીએ જેને તમે કહી શકો કે પ્રારંભિક પ્રોફિટ તરીકે ગણવામાં આવેલ પ્રોફિટ છે હવે તેમાંથી તમે બે વસ્તુઓ કપાત કરવાના છો આઇટમ નંબર VI એ અસાધારણ વસ્તુ છે આઇટમ નંબર VIII અસાધારણ વસ્તુ છે હવે અપવાદરૂપ વસ્તુ શું છે નામ સૂચવે છે તેમ જો અમુક આઇટમ દર વર્ષે પુનરાવર્તિત થવાની સંભાવના ન હોય તો તે સામાન્ય વ્યવસાયમાં ન હોય તો તેને અલગથી બતાવવાની જરૂર છે અને તેને એક અપવાદરૂપ વસ્તુ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે શું તમે અસાધારણ વસ્તુના કોઈ ઉદાહરણ વિશે વિચારી શકો છો ચાલો જોઈએ કે ફેક્ટરીમાં એક મોટું પૂર આવ્યું છે અને પૂરને કારણે તમારા સ્ટોકને લોસ થયું છે તમારી મશીનરીને લોસ થયું છે તમારી મશીનરીને પુનઃસ્થાપિત કરવા અને તમારી ફેક્ટરીને યોગ્ય ક્રમમાં બનાવવા માટે તમારે પૂર પછી ઘણું સમારકામ કરવું પડશે તેથી સ્ટોકની ખોટ મશીનરીને લોસ અને રિપેરિંગ એક્સપેન્સ આ બધું એકસાથે લેવામાં આવ્યું છે જો રકમ નોંધપાત્ર હોય તો ધ્યાનમાં રાખો કે હું મોટા પૂરની વાત કરી રહ્યો છું દર વર્ષની જેમ સામાન્ય પૂર તો પછી તે કોઈ અપવાદરૂપ વસ્તુ નથી જો તે મોટા પૂરને કારણે નોંધપાત્ર લોસ છે તો તે અસાધારણ વસ્તુ તરીકે અલગથી બતાવવામાં આવશે તે જ રીતે તમે આગ વિશે પણ કહી શકો છો આવી કોઈપણ ઘટનાઓ જે સામાન્ય માર્ગમાં નથી તે દર વર્ષે પુનરાવર્તિત થવાની સંભાવના નથી તમારે તેનું વર્ગીકરણ કરવાની જરૂર પડશે હવે અહીં ચુકાદો મેનેજમેન્ટને આપવામાં આવે છે કે શું કોઈ ચોક્કસ વસ્તુને અપવાદરૂપ વર્ગીકૃત કરવી કે સામાન્ય વસ્તુ તરીકે દર્શાવવી જો તેઓએ તેને સામાન્ય વસ્તુ તરીકે ગણી હોત તો તે સામાન્ય કોસ્ટ માં આવી હોત ઉદાહરણ તરીકે પૂરમાં તમારો કાચો માલ નાશ પામે છે જો તે નજીવી રકમ હોય તો તમે કોઈપણ રીતે વપરાશ કરેલ કાચા માલની કિંમત સહિત તમારે અલગથી બતાવવાની જરૂર નથી પરંતુ જો તે મોટી રકમ છે આપણે તેને અપવાદરૂપ વસ્તુ તરીકે બતાવીશું કારણ કે તે દર વર્ષે થવાનું નથી એ જ રીતે અસાધારણ વસ્તુઓ છે જો ઘટના અસાધારણ કરતાં પણ વધુ અસાધારણ હોય તો તે અસાધારણ કહેવાય દાખલા તરીકે પૂર એટલો બધો વિનાશકારી છે કે તેણે આપણા કારખાનાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યું છે તો પછી તેને એક અસાધારણ વસ્તુ ગણી શકાય ધ્યાનમાં રાખો કે આ એક દુર્લભ કેસ છે સામાન્ય જો પૂર આવે છે તો કાં તો તે અસાધારણ અથવા અસાધારણ છે જો 10 20 વર્ષમાં એક વાર ક્યાંક મોટું પૂર આવે તો તે અપવાદરૂપ છે જો પૂર એટલું મોટું છે કે તેણે અમારી ફેક્ટરી એવી વસ્તુનો સંપૂર્ણ નાશ કર્યો છે જેની તમે 100 વર્ષમાં એક વાર અપેક્ષા કરો છો અને તેની અસર તમારી સંસ્થાના અસ્તિત્વમાં પણ પડી શકે છે તો તમે તેને એક અસાધારણ વસ્તુ તરીકે દર્શાવશો હવે અસાધારણ અથવા અસાધારણ વર્ગીકરણ કરવા માટે મેનેજમેન્ટને વિવેકબુદ્ધિ આપવામાં આવે છે હવે શા માટે આ વસ્તુઓ અલગથી બતાવવામાં આવે છે કારણ કે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ના વપરાશકર્તાઓ એટલે કે જેઓ P અને L વાંચી રહ્યા છે તેમને ખબર હોવી જોઈએ કે કોઈ ચોક્કસ વસ્તુ દર વર્ષે બનવાની છે કે નહીં સામાન્ય રીતે આપણે ધારીએ છીએ કે જે વસ્તુઓને એક્સપેન્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે તે સામાન્ય રીતે વ્યવસાયમાં છે તેથી તે વારંવાર નિયમિતપણે થશે આપણે પહેલાથી જ P અને L ની વ્યાખ્યા કરી છે તે એક સ્ટેટમેન્ટ છે જે સામાન્ય ઇનકમ અને એક્સપેન્સ દર્શાવે છે તેથી એવું માનવામાં આવે છે કે તેઓ પ્રકૃતિમાં પુનરાવર્તિત થવાના છે જો કે જો ત્યાં કોઈ મોટી ખોટ છે જે પુનરાવર્તિત થવાનું નથી તમે તેને અસાધારણ અથવા અસાધારણ તરીકે વર્ગીકૃત કરશો ધ્યાનમાં રાખો કે આ બેલેન્સ શીટમાં રેકોર્ડ કરી શકાતું નથી કારણ કે તે પણ ઇનકમ ની વસ્તુ છે તે કોઈ નવી એસેટ બનાવતી નથી કે હું તેને બેલેન્સ શીટમાં લખી શકું હકીકતમાં તે મારી હાલની એસેટ નો નાશ કરી રહી છે તેથી જ તેને બેલેન્સ શીટમાંથી દૂર કરવી પડશે અને તે લોસ કેવી રીતે P અને L માં ક્યાંક બુક કરી શકાય છે તેથી તેને અસાધારણ અને અસાધારણ બતાવવા માટે વિશેષ શીર્ષકો બનાવવામાં આવ્યા છે હવે જ્યારે કોઈ વ્યક્તિ P અને L વાંચે છે અને તેઓ અપવાદરૂપ અથવા અસાધારણ કોસ્ટ ને જુએ છે ત્યારે તેઓ સમજી શકશે કે આ કોઈ સામાન્ય એક્સપેન્સ નથી તેથી આવતા વર્ષે આપણે વધુ પ્રોફિટ ની અપેક્ષા રાખી શકીએ છીએ કારણ કે આવતા વર્ષે અસાધારણ અને અસાધારણ લોસ થશે નહીં જ્યારે હું લોસ નો ઉલ્લેખ કરી રહ્યો છું તે ક્યારેક પ્રોફિટ પણ હોઈ શકે છે શું તમે પ્રોફિટ ની અસાધારણ વસ્તુ વિશે વિચારી શકો છો જરા વિચાર કરો ધારો કે અમારી પાસે જમીનનો ટુકડો છે આપણે 1950માં 5 લાખમાં જમીન ખરીદી છે આજે 2019માં કે 2020માં 70 વર્ષ પછી જે જમીન 5 લાખમાં ખરીદવામાં આવી હતી તેની આજે કદાચ 5 કરોડની કિંમત હશે તો 5 લાખ રૂપિયાની જમીન 5 કરોડમાં વેચીએ તો 4 કરોડ 95 લાખનો પ્રોફિટ થશે હવે તમામ પ્રોફિટ P અને L માં દર્શાવવામાં આવ્યા છે જેથી પ્રોફિટ પણ P અને L માં દર્શાવવામાં આવે શું આપણે તેને અમારી ઇનકમ માં બતાવી શકીએ દેખીતી રીતે ના કારણ કે જમીન વેચવાનો અમારો વ્યવસાય નથી ન તો આપણે તેને અન્ય ઇનકમ તરીકે બતાવી શકીએ છીએ અન્ય ઇનકમ હોવા છતાં તે દર વર્ષે પુનરાવર્તિત થવાની નથી કારણ કે જો આપણે આ વર્ષે જમીન વેચીશું તો આવતા વર્ષે કોઈ જમીન વેચાણ માટે ઉપલબ્ધ નથી તે આપણા સામાન્ય માલના વેચાણ જેવું નથી તેથી જ આ 4 કરોડ 95 લાખ અસાધારણ વસ્તુનું ઉદાહરણ છે અહીં યાદ રાખો કે આપણે અસાધારણ વસ્તુ કહી છે તેઓએ અસાધારણ એક્સપેન્સ નથી કહ્યું તે ઇનકમ અને એક્સપેન્સ પણ હોઈ શકે છે તેથી તમારે અહીં ચિહ્ન વિશે સાવચેત રહેવું પડશે આ હંમેશા નકારાત્મક સંકેત નથી તે નકારાત્મક હોઈ શકે છે કેટલીકવાર તે હકારાત્મક પણ હોઈ શકે છે તે ઉપરાંત મેનેજમેન્ટે નીચે એક નોંધ લખવાની રહેશે જેમાં સમજાવવામાં આવ્યું છે કે વધારાની અસાધારણ અસાધારણ વસ્તુ શું છે અને શા માટે તેઓએ તે વસ્તુને અસાધારણ અથવા અસાધારણ તરીકે વર્ગીકૃત કરી છે તેથી હું તમને સલાહ આપીશ કે હવે તમે તમારી પોતાની કંપની માટે તમારી બેલેન્સ શીટ પર પાછા જાઓ ત્યાં કોઈ અસાધારણ અથવા અસાધારણ વસ્તુઓ છે કે કેમ તે તપાસો અને શા માટે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેની નોંધ લખો દંડ તેથી હું આશા રાખું છું કે તમને આ મળ્યું હશે તેથી હવે આપણે V પર હતા અસાધારણ અસાધારણ પહેલા પ્રોફિટ પછી આપણે અસાધારણ વસ્તુઓને બાદ કરીશું આપણે અસાધારણ વસ્તુઓને બાદ કરીશું તેથી તમને IX મળે છે જે કર પહેલાંનો પ્રોફિટ છે હવે તે વસ્તુમાંથી X કર એક્સપેન્સ છે તેથી આપણે ચાલુ કામગીરીથી વર્ષ માટે પ્રોફિટ કે લોસ મેળવવા વર્તમાન કર અને વિલંબિત કર કપાત કરીશું હવે વર્તમાન કર શું છે અને વિલંબિત કર શું છે મને લાગે છે કે આપણે તેના વિશે અગાઉ ચર્ચા કરી છે હું ફરીથી પુનરાવર્તન કરીશ તેથી તમે IX માં મેળવેલ પ્રોફિટ પર તમારે સરકારને અમુક પૈસા ચૂકવવા પડશે જે ટેક્સ છે જો તે કર ચાલુ વર્ષમાં બાકી હોય તો તેને વર્તમાન કર તરીકે ઓળખવામાં આવશે જો તેમને ચૂકવણી કરવાની મંજૂરી આપવામાં આવે અને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ પછી કંઈક એવું હોય તો તેમને વિલંબિત કર તરીકે ઓળખવામાં આવશે તેમ છતાં આપણે તેમને આજના P અને L માં બતાવીએ છીએ કારણ કે તેઓ આ વર્ષના પ્રોફિટ પર છે પરંતુ તેઓ પછીથી ચૂકવણી કરી શકાય છે તેઓ બેલેન્સ શીટમાં જશે તેથી કર કોસ્ટ ને વર્તમાનમાં તફાવત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે જેથી તમે સતત કામગીરીથી પ્રોફિટ મેળવો પછી અલગથી તમારે કામગીરી બંધ કરવાથી પ્રોફિટ દર્શાવવો પડશે તેનો અર્થ એ છે કે જો અમુક ધંધો બંધ કરવામાં આવે છે તો તે પ્રોફિટ પ્રોફિટ અથવા ખોટનો હોવો જોઈએ અને તે બંધ કામગીરી પરના કરને અલગથી દર્શાવવો પડશે જેમ કે કોઈ ફેક્ટરી જે બંધ છે પરંતુ તમને ત્યાંથી થોડો પ્રોફિટ કે લોસ થાય છે તેથી કર પહેલાંનો પ્રોફિટ અને કરવેરા પછીનો પ્રોફિટ ભૂતપૂર્વ બંધ કામગીરીમાંથી આઇટમ નંબર XIV માં દર્શાવેલ છે અને છેલ્લે આઇટમ નંબર XV એ વર્ષ માટે પ્રોફિટ કે લોસ છે જે કુલ XI છે તે ચાલુ કામગીરી વત્તા XIV થી પ્રોફિટ કે લોસ છે તેથી કર ઉમેર્યા પછી અને તમને અંતિમ પરિણામ મળે તે પછી બંને પ્રોફિટ ને ચાલુ રાખવાથી બંધ કરવું તે વર્ષ માટે પ્રોફિટ કે લોસ તરીકે તે વ્યવસાય માટેના અંતિમ સ્કોરકાર્ડ જેવું છે હવે આ કંપની એક્ટના શેડ્યૂલ III મુજબનું ફોર્મેટ હતું તેથી આપણે અહીં અટકીએ છીએ અને આગામી સત્રમાં આપણે પ્રોફિટ નુકશાન એકાઉન્ટ ચાલુ રાખીશું